અગાઉના લેકચરમાં આપણે ઉષ્મા વિનિમય ની વ્યાખ્યા જોઈ આ કોર્સના ઉદ્દેશો તેમજ ઉષ્મા વિનિમયના પ્રકારો વિષે પણ ચર્ચા કરી આ લેકચરથી આપણે ઉષ્માવહન વિષે જોઈશું ઉષ્માવહન એટલે શું ઉષ્માવહન એટલે કોઈ પણ પદાર્થમાં અસ્તવ્યસ્ત ગતિ કરતાં કણો વચ્ચેની પારસ્પરિક ક્રિયાના લીધે ઊર્જાનું વધુ શક્તિશાળી કણોમાંથી ઓછા શક્તિશાળી કણોમાં વહન પામવું તેથી કણો વચ્ચેની આ પારસ્પરિક ક્રિયાના કારણે ખરેખર ઓછા શક્તિશાળી કણો કરતાં વધુ શક્તિશાળી કણો ઊર્જાનો વિનિમય કરવાની ક્ષમતા ધરાવે છે ઉષ્મા વિનિમયના આ પ્રકારને ઉષ્માવહન તરીકે ઓળખવામાં આવે છે ધારો કે એક કણનું તાપમાન વધારે છે તેથી કુદરતી રીતે તેની ઊર્જા વધુ છે એટલે કે તેની પરમાણુ ઊર્જા વધારે છે તેથી તે કણ અથડામણ અનુભવી શકે છે આ અથડામણના કારણે ખરેખર તે પોતાની ઊર્જા એવા કણોને આપે છે કે જેનું તાપમાન તેના પોતાના તાપમાન કરતાં ઓછું છે આ પ્રક્રિયાને ઉષ્માવહન પ્રક્રિયા કહવામાં આવે છે હવે તાપમાન પ્રચલન ના લીધે એવું બનવું જોઈએ કે ઊર્જાનું વહન ઘટતા તાપમાન તરફ થવું જ જોઈએ તેથી ઊર્જા વિનિમય પ્રક્રિયાનું પ્રમાણ નક્કી કરવા માટે ઊર્જાવહન ની દિશા એ ઘણી મહત્વની છે એ જાણવું અત્યંત અગત્યનું છે કે જ્યાં પણ તાપમાનનો તાપમાન પ્રચલન હોય ત્યાં ઊર્જાવહન ચોક્કસપણે ઘટતા તાપમાન ની દિશા તરફ જ હોવી જોઈએ તેથી વિવિધ માપન પ્રક્રિયાઓમાં આપણે એ દિશા ધ્યાનમાં લઈશું જ્યાં ઉષ્મા પરિવહન થાય છે અને એ જ ઉષ્મા પરિવહન પ્રક્રિયાનું પરિમાણ નક્કી કરવામાં નિર્ણાયક ભાગ ભજવે છે જેના માટેની વિવિધ રીતો આપણે આ કોર્સ દરમ્યાન વિકસાવીશું આવી પ્રક્રિયા જેમાં ઊર્જા વિનિમય એ ઘટતા તાપમાનની દિશામાં થતો હોય એને ઉષ્મિય પ્રસરણ કેહવાય છે તેથી ઘન અને પ્રવાહીમાં ઉષ્માવહન અથવા ઉષ્મિય પ્રસરણ પરમાણુઓ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના લીધે થાય છે જોકે અવાહક પદાર્થમાં ઉષ્મા પ્રસરણ લેટાઈસ તરંગોના કારણે થાય છે અવાહક પદાર્થમાં ઉષ્મિય પ્રસરણ થવા માટેની પ્રાથમિક કાર્યરચના એ લેટાઈસ તરંગો છે તેથી જુદા જુદા પ્રકારના પદાર્થો માટે ઉષ્મિય પ્રસરણ ની કાર્યરચના અલગ હોય છે અને પદાર્થના જુદા જુદા ગુણધર્મો પર આધારીત હોય છે હવે પછી આપણે ઉષ્મિય પ્રસરણના માપનની પ્રક્રિયા આવરીશું ઉષ્મિય પ્રસરણ પ્રક્રિયાની માત્રા હવે માત્રા નક્કી કરવા માટે આપણે દર સમીકરણો વિષે થોડું જોવું પડશે તેથી આપણે જે વિકસાવવા જઇ રહ્યા છીએ એ છે આ પ્રક્રિયાઓ માટે દર સમીકરણો કઈ રીતે લખી શકાય વિશેષ રીતે આપણે કોઈ પણ પ્રણાલી માં ઉષ્માવહનના લીધે થતાં ઉષ્મિય પ્રસરણનો દર કઈ રીતે શોધી શકાય એ જોઈશું ધારો કે કોઈ એક પ્રણાલીમાં થતાં ઉષ્મિય પ્રસરણનો દર આપણે શોધવો છે તો આપણે અમુક નિયમો વિષે માહિતી મેળવવી પડશે કે જે દર ને ચાલક બળ અને બીજા ગુણધર્મો સાથે સાંકળતા હોય આવા દરના નિયમને કેહવાય છે ફોરિયરનો દરનો નિયમ Fourier's rate law અથવા ફોરિયરનો નિયમ Fourier's law ફોરિયરનો નિયમ અનિવાર્યપણે ઉષ્મા પ્રસરણના પ્રવાહને તાપમાન પ્રચલન સાથે જોડે છે ઉપરનો ફોટો જુઓ॰ કારણકે ઉષ્મા પ્રસરણ એ ધટતા તાપમાનની દિશામાં થતું હોય છે ફોરિયરનો નિયમ જણાવે છે કે ઉષ્મા પ્રસરણ પ્રવાહ એ તાપમાન પ્રચલન ના ઋણ સમપ્રમાણમાં હોય છે ધારો કે આપણે એક ચોસલો લઈએ છીએ ચાલો માની લઈએ કે તે લંબઘન ચોસલો છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ A છે ચાલો એ પણ માની લઈએ કે ચોસલાના એક છેડેનું તાપમાન T1 અને અન્ય છેડાનું તાપમાન T2 પર જાળવેલું છે તેમજ T1 T2 ઉપરનો ફોટો જુઓ તો ચોસલાની અંદર તાપમાનનું પાર્શ્વચિત્ર શું હશે ચોસલાની અંદર એક નિશ્ચિત પાર્શ્વચિત્ર હશે અને ઉષ્મા ખરેખર જેનું તાપમાન T1 છે એ છેડાથી જે છેડાનું તાપમાન T2 છે કે જે T1 થી ઓછું છે ત્યાં પ્રસરણ પામે છે તેથી આ તે જ દિશા છે કે જ્યાં ઉષ્મા ખરેખર પ્રસરણ પામે છે એટલે કે ઊર્જાનો પ્રવાહ આ જ દિશામાં એક છેડાથી બીજા છેડે પ્રસરણ પામે છે ધારો કે આપણે x દિશા નિર્દિષ્ટ કરીને સંકલન કરીએ ઉપરનો ફોટો જુઓ તો ઉષ્માનો પ્રવાહ જે પ્રસરણ થાય છે તે x દિશામાંના પ્રવાહ તરીકે લખી શકાય છે અથવા સામાન્ય રીતે qx તરીકે ઓળખાય છે હવેથી આ કોર્સમાં રાશિ q સામાન્ય રીતે પ્રવાહ તરીકે ઓળખવામાં આવશે અને આપણે ઉષ્મા પ્રસરણના દર માટે q નો ઉપયોગ કરીશું તેથી ફોરિયરના નિયમ પ્રમાણે આ કેસ માટે x દિશામાં ઉષ્મા પ્રસરણનો પ્રવાહ ઋણ k જે તે ચોસલાની ઉષ્માવાહકતા છે ગુણ્યા તે દિશાનું તાપમાન પ્રચલન એટલે કે dTdx જે ચાલક બળ છે દ્વારા આપવામાં આવે છે ધારો કે ઉષ્મા પ્રસરણનો વિસ્તાર A છે નોંધી લેવું કે ચોસલાના એક છેડેથી બીજા છેડે ઉષ્મા પ્રસરણ ખરેખર ચોસલાના આડછેદની આરપાર થાય છે અને તેથી ચોસલાના આડછેદ ની આરપાર ઉષ્મા દર જે એક છેડેથી બીજા છેડે પ્રસારિત થાય છે એ પ્રવાહ ને આડછેદના વિસ્તાર સાથે ગુણવાથી મેળવી શકાય છે તેથી ઉષ્મા પ્રસરણ દર q નીચેના સમીકરણ દ્વારા આપી શકાય છે qAq kAdTdx ૧ તેથી સમીકરણ ૧ પરથી સ્પષ્ટ થાય છે કે ઉષ્મા પ્રસરણ દર q એ ઉષ્મા પ્રસરણ વિસ્તાર ના સમપ્રમાણમાં છે તે ચાલક બળ અને ચોકકસપણે k પદાર્થની ઉષ્મા વાહકતાના પણ સમપ્રમાણમાં છે હવે ઉષ્મા વાહકતા ખરેખર પદાર્થનો આંતરિક ગુણધર્મ છે તેથી જે ક્ષણે પદાર્થની સ્પષ્ટતા થાય એ જ ક્ષણે એની ઉષ્મા વાહકતા નિયત થઈ જાય છે પદાર્થની ઉષ્મા વાહકતા એ જે તે પદાર્થની નિયત વાહકતા છે અને જે તે પ્રણાલીનો આંતરિક ગુણધર્મ હોય છે આગળ જતાં આપણે જે વિવિધ રાશિઓ વિષે ચર્ચા કરી એના એકમો જોઈએ પ્રવાહ qʹʹનો એકમ વોટ્સમી૨ Wm2 અને ઉષ્મા પ્રસરણ દરનો એકમ જૂલસેકંડ Js છે હવે આપણે જાણીએ છીએ કે ઉષ્મા પ્રસરણ દર kAdTdx દ્વારા દર્શાવી શકાય છે તેથી આપણે બધા પદના એકમો ગોઠવીએ q નો એકમ વોટ ક્ષેત્રફળ નો એકમ મી૨ અને dTdx નો એકમ કેલ્વિનમી તેથી સમીકરણ ૧ પરથી જોઈ શકાય છે કે કોઈ પણ પદાર્થની ઉષ્મા વાહકતાનો એકમ વોટમી K છે બધી દિશામાં તાપમાન પ્રચલન સરખું હોવા પછાડ કોઈ કારણ નથી ધારો કે જો પ્રણાલી બિન આઇસોત્રોપિક છે તાપમાન પ્રચલન સૈદ્ધાંતિક રીતે પદાર્થમાં અલગ અને અલગ દિશામાં હોય શકે છે જે આપમેળે સૂચિત કરે છે કે ઉષ્મા પ્રસરણ નો પ્રવાહ પણ અલગ દિશામાં અલગ હોય શકે છે ધારો કે પસંદ કરેલ પ્રણાલી બિન આઈસોત્રોપિક છે તો ઉષ્મા પ્રસરણ પ્રવાહ નીચેની રીતે આપી શકાય છે qʹʹ k∇T ki∂T∂xj∂T∂yk∂T∂ziqxjqykqz ૨ જ્યાં ∇T તાપમાન પ્રચલન qx x દિશામાં પ્રવાહ qy y દિશામાં પ્રવાહ qzz દિશામાં પ્રવાહ તેથી આના ઉપરથી ચોખવટ થાય છે કે ચોસલાની અથવા પદાર્થની અંદરનું તાપમાન જે ધ્યાનમાં લેવાનું હોય છે એ બધી ૩ સ્થિતિઓનું વિધેય છે તે ઘનની અંદરની સ્થિતિઓ x y અને z નું વિધેય છે હવે આપણે જોઈએ કે ઉષ્મિય વાહકતા શું છે ઉષ્મા વાહકતા એક એવો ગુણધર્મ છે જે અનિવાર્યપણે પ્રણાલીની ઉષ્મા વહન કરવાની ક્ષમતા ધરાવે છે ઘન પદાર્થની ઉષ્મા વહાકતા એ પ્રવાહીની ઉષ્મા વાહકતા કરતાં વધારે હોય છે કે જે વાયુની ઉષ્મા વાહકતા કરતાં પણ વધારે જ છે વાયુ પ્રણાલીની ઉષ્મા વાહકતાનો માપદંડ 0 0૧ થી 0 ૧ Wm K થી આપી શકાય છે જ્યારે પ્રવાહી પ્રણાલીનની ઉષ્મા વાહકતાનો માપદંડ 0 0૧ થી 0 ૧ Wm K અને એ જ રીતે ઘન પ્રણાલીની ઉષ્મા વાહકતા ખાસ કરીને ૧0 Wm K છે કોઈ પ્રશ્ન પૂછી શકે છે કે અલગ પ્રકારના પદાર્થોમાં ઉષ્મિય વાહકતા શા માટે અલગ હોય છે ઘન પદાર્થોની ઉષ્મિય વાહકતા શા માટે વધારે હોય છે kઘન કેમ વધારે હોય છે શું કારણ હોય શકે છે ઘન પદાર્થની ઉષ્મિય વાહકતાના ૨ ઘટકો છે અને એ નોંધ રાખવી કે ઘન પદાર્થમાં પરમાણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને તેથી આ પરમાણુઓની એકબીજા સાથે અથડાવાનું વલણ ખૂબ જ વધારે હોય છે તેથી તેમની ઉષ્મા વહાવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે આ કારણ થી સમજી શકાય છે કે શા માટે ઘન પદાર્થની ઉષ્મિય વાહકતા પ્રવાહી અને વાયુ પદાર્થો કરતાં ઘણી વધારે હોય છે હવે ઘન પદાર્થમાં ઉષ્મા વાહકતાના સામાન્ય રીતે ૨ ઘટકો ke અને kl હોય છે ઘટક kl એ લેટાઈસના તરંગોને કારણે છે અને ke ઇલેક્ટ્રોનની ગતિને કારણે છે ધાતુઓના કિસ્સામાં મુક્ત ઇલેક્ટ્રોન ને લીધે મળતો ઉષ્માવાહકતા ઘટક ખરેખર લેટાઈસ તરંગો કરતા ઘણો વધારે છે ખાસ કરીને આવી પ્રણાલી માટે k લગભગ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિમાંથી મળતા ઘટક જેટલું જ હોય છે ke એ સામાન્ય રીતે ૧ρe નું વિધેય છે જ્યાં ρe એ ધાતુની વિદ્યુત અવરોધકતા છે હવે અધાતુઓને ધ્યાનમાં લો ઉદાહરણ તરીકે સિરામિક માટે ke એ kl કરતા ઘણી ઓછી હોય છે હકીકતમાં અવાહક પ્રણાલીમાં સામાન્ય રીતે ઓછી વાહકતા હોવાનું આ જ કારણ છે kl ખરેખર લેટાઈસની ગોઠવણી પર ખૂબ જ આધાર રાખે છે તેથી અવાહક પદાર્થની વાહકતા બદલવા માટે આપણે લેટાઈસ ગોઠવણીમાં ફેરબદલ કરી શકીએ છીએ અને તેવા જ પદાર્થોને ખરેખર વિદ્યુત અવાહક તરીકે ધ્યાનમાં લેવાય છે ખૂબ વ્યવસ્થિત લેટાઈસ ગોઠવણ ધરાવતા ક્વાર્ટઝની વાહકતા અસ્ફટિકીય ગ્રેફાઇટની વાહકતા કરતા ઘણી વધારે છે વારા ફરતી સ્લાઇડ્સ જુઓ આનું કારણ એ છે કે જો લેટાઈસની ગોઠવણ અવ્યવસ્થિત કરતાં વ્યવસ્થિત હોય તો ઉષ્માવહનની પ્રબળતા ઘણી વધી જાય છે પ્રવાહીઓના કિસ્સામાં કણો વધુ અસ્તવ્યસ્ત હોય છે અને તેથી પ્રવાહીની ઉષ્માવાહકતા kપ્રવાહી ઘનની ઉષ્માવાહકતા kઘન કરતા ઓછી હોય છે પ્રવાહીમાં પરમાણુઓની એકબીજા સાથે અથડાવાની સંભાવના અથવા શક્યતા ખરેખર નીચે જાય છે કારણકે તે વધુ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને તેથી પ્રવાહીઓની ઉષ્માવાહકતા ઘન પદાર્થોની ઉષ્માવાહકતા કરતા ઓછી હોય છે ચાલો વાયુ પ્રણાલીને ધ્યાનમાં લઈએ વાયુ પ્રણાલીમાં પણ વાયુની ઉષ્માવાહકતા kવાયુ પ્રવાહી કરતા ઘણી ઓછી હોય છે કારણકે આ કણો પણ વધુ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને જે સામાન્ય રીતે તાપમાન દબાણ અને રસાયણના પ્રકાર પર આધારીત હોય છે તેથી વાયુ ની ઉષ્માવાહકતા સામાન્ય રીતે એકમ કદ દીઠ હાજર કણોની સંખ્યા સરેરાશ પરમાણુગતિ c સરેરાશ મુક્ત ગતિમાર્ગ λ ના સમપ્રમાણમા હોય છે વાયુની ઉષ્માવાહકતા સામાન્ય રીતે આ ૩ રાશિઓનું વિધેય છે જુદા જુદા વાયુઓને અલગ સરેરાશ મુક્ત માર્ગ અને અલગ પરમાણુગતિ હશે એના પરિણામે વિવિધ વાયુઓની ઉષ્માવાહકતા અલગ રહેશે યાદ કરો કે ઉષ્માવહન ઘટતા તાપમાનની દિશામાં ઊર્જાના પરિવહનની પ્રક્રિયા દ્વારા થાય છે સામાન્ય રીતે જેને ઉષ્મિય પ્રસરણ પ્રક્રિયા કહેવામાં આવે છે ઉષ્મિય પ્રસરણ ખરેખર રાશિ ઉષ્મિય પ્રસારિતતા દ્વારા લાક્ષણિક કરવામાં આવે છે જેને સંજ્ઞા α વડે દર્શાવાય છે kCp ૩ જ્યાં k એ પદાર્થની ઉષ્માવાહકતા છે ρ પદાર્થની ઘનતા છે અને Cp પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા છે ઉષ્માવાહકતાના એકમો શું છે ઉષ્માવાહકતાના એકમો ઉષ્માવાહકતાનો એકમ વૉટમી કેલ્વિન Wm K છે ઘનતાનો એકમ કિગ્રામી3 kgm3 છે અને વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ જૂલકિગ્રા K છે એટલે કે જૂલસેકંડ કેલ્વિનJs K ભાગ્યા કિગ્રામી3 જૂલકિગ્રા કેલ્વિનkgm3 K સરખા પદો રદ કરતાં ઉષ્મિય પ્રસરણનો એકમ મીટર૨સેકંડm2s થાય છે ઉષ્મિય પ્રસરણ શું છે ઉષ્મિય પ્રસરણ પદાર્થની ઊર્જા સંગ્રહ કરવાની ક્ષમતાને અનુરૂપ ઉષ્મા ઊર્જા વહન કરવાની લાક્ષણિકતા દર્શાવે છે આ વ્યાખ્યાઓ સાથે આપણે આગલા લેકચરથી લીધેલ પ્રણાલીમાં તાપમાન વિતરણ શોધવા માટે ઉષ્મા સંતુલન કેવી રીતે લખી શકાય તે જોઈશું